હવે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ લોકપ્રિય વિષય પર ચર્ચા કરીશું અને તે છે પીવી પાવરનું ગ્રીડ કનેક્શન તેથી પીવી પાવર એક વધઘટની શક્તિ છે તે દિવસભર વિવિધ હોય છે તે બપોરના સમયે એક ચૂંટેલા સુધી પહોંચે છે અને તે આઇસોલેસન પર આધારિત છે તેથી તે નિશ્ચિત શક્તિ નથી તેથી તમારે ઊર્જા બફરનો ઉપયોગ બેટરીની જેમ અથવા પમ્પ્ડ હાઇડ્રો અથવા કોમ્પ્રેસ્ડ એરની જેમ કરવાની જરૂર છે મોટાભાગની એપ્લિકેશનો માટે આવી ઊર્જા સંગ્રહ અથવા ઊર્જા બફરિંગની આવશ્યકતા છે હવે જો તમે ગ્રીડને ધ્યાનમાં લો તો ગ્રીડ પાવર ઉપલબ્ધ છે અને શક્તિમાંથી કોઈ પણ રકમ વાજબી મર્યાદામાં લઈ શકાય છે અને તે એક આદર્શ સ્ત્રોત જેવું છે જ્યાં અવરોધ જ્યાં આઉટપુટ અવરોધ લગભગ નહિવત્ છે હવે આપણે આવી પીવી પાવર અને ગ્રીડને કેવી રીતે એકબીજા સાથે જોડીએ અને તેનો થોડો ઉપયોગ લાવી શકીએ તેથી જો પીવી પાવર પીવી આઉટપુટમાંથી જે પણ શક્તિ ઉપલબ્ધ છે પીવી મોડ્યુલ તેને કબજે કરવા અને આઉટપુટ પર પહોંચાડવા માટે સક્ષમ છે તે તમામ શક્તિ ચાલો આપણે તેને ગ્રીડમાં સપ્લાય કરીએ અને ગ્રીડ તેને યોગ્ય રીતે વિવિધ લોડને વિતરિત કરીએ તેથી તે પૂરક સ્રોતની ભૂમિકામાં કાર્ય કરે છે તેથી જો તે તમારા બિલ્ડિંગમાંથી થઈ રહ્યું છે તો ચાલો કહીએ કે પીવી મોડ્યુલો તમારા છત પર છે અને તમારી છત પરથી તમે તેને વાયર કર્યું છે અને તેને એવી રીતે જોડ્યું છે કે તમે ગ્રીડમાં પાવર લગાવી રહ્યાં છો તમને ફાયદો થશે ઓછા વીજળી બીલ ભરવાની શરતો છે તેથી ગ્રીડ કનેક્શન ખૂબ જ લોકપ્રિય થયું છે અને તે તે ખૂબ જ નોંધપાત્ર રીતે ગ્રીડની પૂરક છે તો આપણે જે જોવાની જરૂર છે તે છે આપણે ગ્રીડ સાથે પીવી મોડ્યુલોને કેવી રીતે જોડવું તે કયા પ્રકારનાં ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે આવશે જે આને શક્ય બનાવશે અને તે જ આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ પરંતુ પહેલા અમને ગ્રીડ કનેક્શનનો સિદ્ધાંત જોઈએ ગ્રીડ સિંગલ ફેઝ ગ્રીડ આના જેવું કંઈક ધ્યાનમાં લો મારી પાસે લાઇન અને ન્યુટ્રલ છે અને લાઇન અને ન્યુટ્રલ વચ્ચે હું ગ્રીડને વોલ્ટેજ સ્રોત તરીકે રજૂ કરું છું તેથી સાઇન વેવ વોલ્ટેજ સ્રોત અને મને તીર દ્વારા બતાવ્યા પ્રમાણે આ ફેશનમાં માપન બનાવવા દો અને હું તેને Vg તરીકે કહીશ Vg ગ્રીડ વોલ્ટેજને રજૂ કરે છે હવે આ ગ્રિડ પર તમે સમાંતરમાં અન્ય વોલ્ટેજ સ્ત્રોત નહીં કરી શકો તમે ચોક્કસપણે આ સમાન સમાંતરમાં કરંટ સ્ત્રોતને કનેક્ટ કરી શકો છો જ્યાં અહીં કરંટ સ્રોત આ સામાન્ય વચ્ચે જોડાયેલ છે જે ન્યુટ્રલ બિંદુ અને આ રેખા છે તેથી કરંટ સ્રોત એક ઉચ્ચ આઉટપુટ અવરોધ સ્રોત છે અને તેથી તે ગ્રિડમાં પ્રીસેટ સ્તરે કરંટને પંપ કરી શકે છે અને તેથી પાવરને ગ્રીડમાં પમ્પ કરવામાં આવે છે તેથી જો તમારી પાસે કોઈ કરંટ સ્રોત છે અને આ કરંટ સ્રોત કોઈ પીવી મોડ્યુલમાંથી શક્તિ પ્રાપ્ત કરે છે તો તમે તેને ચોક્કસ આ રીતે કનેક્ટ કરી શકો છો જો કે નોંધ સાવચેતી ખૂબ જ મહત્વપૂર્ણ તમે સમાંતર આ જેવા વોલ્ટેજ સ્ત્રોતને કનેક્ટ કરી શકતા નથી ચાલો કહીએ કે મારી પાસે વોલ્ટેજ સ્રોત છે અને હું આ પ્રતીક vi નો ઉપયોગ કરું છું કારણ કે મોટાભાગના સમયે વોલ્ટેજ સ્રોત v નિર્માણ કરશે આ તે છે જે v નિર્માણ કરશે તે ઇન્વર્ટરના આઉટપુટમાંથી આવે છે તેથી હું તેને vi ઇન્વર્ટર આઉટપુટ તરીકે નામ આપીશ તેથી આ વોલ્ટેજ સ્ત્રોત જો તમે તેને આની જેમ સમાંતર રીતે જોડશો તો ત્યાં વિશાળ ig આ બંનેની વચ્ચે ફરતો પ્રવાહ હશે આ દિશામાં અથવા આ દિશામાં ફૂંકાય છે તેથી આ બંને વોલ્ટેજ સ્રોતોને આની જેમ સીધા કનેક્ટ કરશો નહીં તેના બદલે તમારે વચ્ચે L લગાડવું પડશે તેથી આ ઉદ્દેશ્ય એ બિન વિક્ષેપિત ઊર્જા સંગ્રહિત એલિમેન્ટ છે તેથી તે અવરોધ તરીકે કામ કરશે અને આ વોલ્ટેજ સ્રોત અને આ આ બે વોલ્ટેજ સ્રોતો સાથે મેળ ખાવાનો પ્રયત્ન કરશે વૈકલ્પિક રીતે તમે તેને આ રીતે જોઇ શકો છો આ વોલ્ટેજ સ્ત્રોત ઇન્ડક્શન સાથે ઇન્ડક્ટન્સ સાથે મળીને તેઓ એક સાથે કરંટ સ્રોત બનાવે છે અને તેથી હવે આ બંને મળીને એક કરંટ સ્રોત છે જે હું તેને ગ્રીડથી કનેક્ટ કરી શકું છું તેથી હવે હું ગ્રીડ વોલ્ટેજના તરંગ આકારને જોઉં છું કે તમારું કોઈ નિયંત્રણ નથી તે ગ્રીડ અને ig દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કરંટ તમે ગ્રીડમાં પમ્પ કરવાનું નક્કી કર્યું છે તો ચાલો સમયની વિરુદ્ધ આ બે વોલ્ટેજ તરંગ આકારો પર એક નજર કરીએ એટલે કે x અક્ષ એ સમય છે અને Y અક્ષ મૂળભૂત રીતે વોલ્ટેજ અને કરંટની પરિમાણ છે તો ચાલો હું પહેલા વોલ્ટેજ Vg ની તીવ્રતા દોરું તેથી તે અહીં 50 હર્ટ્ઝ સિગ્નલ છે તેનો સમય 20 ms છે અને આ Vg એક આદર્શ અર્થમાં શુદ્ધ સાઇનસાઇડ છે અને હું તેને Vmsinωt તરીકે લખીશ પરંતુ વ્યવહારિક દ્રષ્ટિએ Vg સાઈનુસાઇડ ગ્રીડ વોલ્ટેજ નથી તેમાં ઘણા હાર્મોનિક્સ છે તેથી ગ્રીડ વોલ્ટેજ વેવફોર્મમાં કુલ હાર્મોનિક વિક્ષેપ THD હાજર છે પરંતુ હમણાં માટે ધારો કે આ સ્રોત એક સાઈનુસાઇડલ છે તે ફક્ત એક જ મૂળભૂત Vmsinωt ધરાવે છે હવે તમે ગ્રીડમાં મૂકવા જઈ રહ્યા છો તે ig કેવી રીતે ગમશે અમે ઇચ્છીએ છીએ કે પીવી પેનલ્સના મહત્તમ ઉપયોગ માટે જેમાંથી તમે શક્તિ દોરી રહ્યા છો અમે Ig ને ગ્રીડમાં એવી રીતે ખવડાવીશું કે મહત્તમ સક્રિય શક્તિને ગ્રીડમાં નાખવામાં આવે તેથી આવી પરિસ્થિતિઓમાં તમે ig વોલ્ટેજ વેવ્ફોર્મ ના ફેઝમાં હશે યુનિટી પાવર ફેક્ટર પર ગમે તે મુલ્યIm પર જે પીવી પેનલના મહત્તમ પાવર પોઇન્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે કે જે આ વોલ્ટેજ નિયંત્રિત સ્ત્રોતને ચલાવી રહ્યું છે તો આ ig છે જે Imsinωt છે તેથી વોલ્ટેજ અને કરંટ બંનેનો સમાન તબક્કો છે અહીં બતાવ્યા પ્રમાણે સમાન વેવ બતાવ્યા પ્રમાણે છે શક્તિ Vm × Im 2 છે આ આપણે જાણીએ છીએ તમે ઇન્ટિગ્રલ 1t ઇન્ટિગ્રલ vg ig dt છે તમને પાવર એવરેજ પાવર VmIm2 મળશે હવે ચાલો હું ઇન્ડક્ટરના સમગ્ર વોલ્ટેજને ધ્યાનમાં લઈશ હું ફેશનમાં ઇન્ડક્ટરના સમગ્ર વોલ્ટેજને માપીશ તેને Vl તરીકે કહીશ અને પછી ચાલો આ લૂપને જોઈએ અને વોલ્ટેજ સમીકરણ લખીશું તેથી vg vL vg vL એ Vl ની બરાબર હોવી જોઈએ Vl ઇન્વર્ટરમાંથી બહાર આવતા વોલ્ટેજ છે હવે Vl શું છે Vl નો સીધો સંબંધ ig સાથે છે જો ig સાઈનુસાઇડલ છે તો Vl કોસિન્યુસાઇડલ હોવો જોઈએ જો Vl સાઇનુસાઇડલ છે ig કોસિન્યુસાઇડલ હોવું જોઈએ તેથી આપણે સાઈનુસાઇડલ ig માગીએ છીએ જેથી તે Vg સાથેના તબક્કામાં હોય તેથી તમે જોશો કે vg L digdt એ Vl છે હવે જો ig આ ફેશનમાં આપવામાં આવે છે તો Imsinωt digdt એ ωImcosωt થશે અમે આ સમીકરણને યોગ્ય રીતે બદલીશું vg એ Vmsinωt ωL Imcosωt છે તફાવત પછી જે vi ની બરાબર છે તેથી આ નિર્ણાયક સંબંધ છે જો મારી પાસે અહીં vi ફેશન છે તેથી ઇન્ડક્ટન્સની અંદરનો વોલ્ટેજ આ માઈનસ હશે અને ઇન્ડક્ટન્સ દ્વારા કરંટ અથવા ગ્રીડ માં કરંટ ig એ ઇંટેગ્રલ 1 L vi - vg × dt દ્વારા આપવામાં આવ્યો છે આ ઇન્ડેક્ટર સમીકરણથી આવી રહ્યું છે હવે Vi જો હું તેને આ Vmsinωt ωL Imcosωt vg જે Vmsinωt ની બરાબર તરીકે સેટ કરું છું તો Vmsinωt રદ થઈ જશે અને જે કંડક્ટરમાં દેખાશે તે ωL Imcosωt હશે હવે તે કોસિન વેવ છે હવે એકીકરણ પર ig જે ઇન્ટિગ્રેટરનું આઉટપુટ છે તે સાઈનુસોઇડિયલ વેવ હશે અને તે જ આપણને જોઈએ છે અને તે આપણે ઇચ્છીએ છીએ જેથી તે વોલ્ટેજ સાથેના ફેઝમાં હોય તેથી અહીંથી દૂર તે છે કે આ સ્રોત નિયંત્રિત સ્રોત છે અમે તેને બનાવી રહ્યા છીએ અને તમે તેને કેવી રીતે નિયંત્રિત કરવા માંગો છો અમે તેને આ રીતે નિયંત્રિત કરવા માગીએ છીએ કે Vi મૂલ્ય લઈ રહ્યું છે તેથી આપણે જે ઇન્વર્ટરને નિયંત્રિત કરી રહ્યા છીએ તેના આઉટપુટનું આ મૂલ્ય હોવું જોઈએ જેનો અર્થ છે કે મારે યોગ્ય રીતે સંદર્ભ સેટ કરવો જોઈએ જેમ કે આઉટપુટ Vi આવી રહ્યું છે તેથી આવી પરિસ્થિતિઓમાં પછી કરંટ જે ig દ્વારા વહેતો હોય તે આ દ્વારા આપવામાં આવશે અને તે સાઈનુસાઇડલ અને Vg સાથેના ફેઝમાં હશે કારણ કે Vl સહ સાઈનુસાઇડલ હશે તેથી આ મૂળભૂત અન્ડરલાઇન સિદ્ધાંત છે તેથી વોલ્ટેજ નિયંત્રિત ઇન્વર્ટરનો ઉપયોગ કરવાને બદલે જ્યાં મેં કહ્યું કે આઉટપુટનો સંદર્ભ વોલ્ટેજ ઇનવર્ટર આના જેવો હશે હું કરંટને સીધા જ નિયંત્રિત કરી શકું ઇન્ડક્ટર અથવા ઇન્ડેક્ટર કરંટ ig જે કરંટ પણ છે જે ગ્રીડ માં પમ્પ થવાનું છે તેથી જો હું કરંટ ig નો પ્રતિસાદ આપું છું અને રેફરન્સ કરંટ IG આપું છું કે હું PV મોડ્યુલોમાંથી ટોચનું શક્તિ દોરી રહ્યો છું તો નિયંત્રક યોગ્ય રીતે કંટ્રોલ ઇનપુટ આપવાનું કાર્ય કરશે જેમ કે vi અહીં મૂલ્ય પર છે જેમ કે ig તમે ઇચ્છો તે વહેશે તેથી કરંટ અંકુશિત ઇન્વર્ટર પર ઇન્ડેક્ટર અને ઇન્વર્ટરનો સમાવેશ થાય છે અને ઇન્ડકટર કરંટને પાછું માપવા દ્વારા આપવામાં આવેલા પ્રતિસાદ અને ફોટોવોલ્ટેઇક મોડ્યુલની પીક પાવર અનુસાર સંદર્ભ કરંટ સેટ કરવો એ પીવી મોડ્યુલોને ગ્રીડ સાથે કનેક્ટ કરવાની ખૂબ અસરકારક રીત હશે તેથી આપણે જોશું કે આપણે કેવી રીતે જઈશું કેવી રીતે આપણે આ બંનેને એક ફેઝ અને ત્રણ ફેઝના ગ્રીડમાં પ્રાપ્ત કરવા વિશે જઈશું